તો આજના સેશન માં આપણે ઇલેકટ્રીકેલ સર્કિટને હલ કરવાની 1 ખૂબ જ મહત્વપૂર્ણ તકનીક વિશે ચર્ચા કરીશું જે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન છે અને પછી આપણે આપણા મેશ એનાલિસિસ માટે આગળ વધીશું તો ચાલો હવે જોઈએ સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશનનો અર્થ શું છે સામાન્ય રીતે તમે જોયું હશે કે સર્કિટ એટલી સરળ નથી જ્યાં તમારી પાસે ફક્ત સિરીઝ માં અથવા પેરેલલ માં રેઝિસ્ટર અથવા ઇન્ડક્ટર અથવા કેપેસિટર હોય છે પરંતુ તે સિરીઝ અને પેરેલલનું સંયોજન હોય છે અને કેટલીકવાર તેનો આકાર અલગ હોય છે આ પર્ટિક્યુલર સર્કિટમાં જો તમે જોશો તો તે સર્કિટને બ્રિજ સર્કિટ કહેવામાં આવે છે જ્યાં રેઝિસ્ટન્સ બ્રિજમાં જોડાયેલ હોય છે તેથી તે સિરીઝમા અથવા પેરેલલમા નથી તો આ કિસ્સાઓમાં સર્કિટને નેટવર્ક ના 3 ટર્મિનલ સમકક્ષ નો ઉપયોગ કરીને સરળ બનાવી શકાય છે તમે 3 ટર્મિનલ સમકક્ષનો અર્થ શું કરો છો મૂળભૂત રીતે તે સર્કિટ કે જે Y અથવા T અથવા ડેલ્ટાના રૂપમાં હોય અથવા વૈકલ્પિક રીતે તમે કહી શકો કે π નેટવર્ક સામાન્ય રીતે 3 ટર્મિનલ નેટવર્ક તરીકે ગણવામાં આવે છે હવે જો તમે આ પર્ટિક્યુલર આકૃતિ જુઓ તો આ Y છે અથવા તમે કહી શકો છો આ એક સ્ટાર સર્કિટ છે જ્યાં તમે જુઓ છો કે રેઝિસ્ટન્સ સ્ટાર સ્વરૂપમાં જોડાયેલ છે જો તમે તેને થોડુ ખેંચશો તો તે T નેટવર્ક બનશે તેથી મૂળભૂત રીતે સ્ટાર અથવા T એ સમાન પ્રકારની સર્કિટ છે એ જ રીતે જો તમે આ પર્ટિક્યુલર આકૃતિ જુઓ જે ડેલ્ટા છે તો તેમના રેઝિસ્ટન્સ ત્રિકોણાકાર બંધારણમાં જોડાયેલા છે જો તમે વિસ્તૃત કરો અથવા જો તમે થોડુંક ટ્વિસ્ટ કરો તો તમે ડેલ્ટાનુ પાઇ ફોર્મેટ માં કન્વર્ઝેશન કરી શકો છો તેથી અનિવાર્યપણે ડેલ્ટા અને પાઇ બંને સમાન છે એકમાત્ર વસ્તુ એ છે કે એલિમેન્ટ્સ ની દિશામાં ફેરફાર તો હવે આ સર્કિટમાં તમે શું કરી શકો તમે આ કિસ્સામાં 1 2 3 4 જેવા ટર્મિનલ્સ બનાવી શકો છો અને તે જ રીતે T માટે પણ તમે 1 2 3 4 જેવા ટર્મિનલ્સનાં નામ લખી શકો છો અને ડેલ્ટા અને પાઇ માટે પણ હવે આ સર્કિટ છે તમે તેમને ખૂબ મોટા નેટવર્કના એક ભાગ તરીકે જોઈ શકો છો અથવા તે સર્કિટ પોતે હોઈ શકે છે હવે પ્રશ્ન એ છે કે તેને કેવી રીતે હલ કરવું જો તમે ડેલ્ટાને સ્ટારમાં ટ્રાન્સફોર્મ કરો છો તો પછી ડેલ્ટાની તુલનામાં સ્ટારમાં કામ કરવું વધુ અનુકૂળ છે અને તમે ડેલ્ટા ગોઠવણીવાળા સર્કિટને હલ કરી શકો છો તેનો અર્થ એ છે કે જે સર્કિટમાં ડેલ્ટા ફોર્મેશન માં 1 વિશેષ ભાગ છે અને તેનું નિરાકરણ કરવું મુશ્કેલ છે તમે તે ડેલ્ટા રચનાને સમકક્ષ સ્ટાર માં ટ્રાન્સફોર્મ કરી શકો છો અને પછી તમે સર્કિટને હલ કરી શકો છો જે જવાબ મેળવવા માટે વધુ અનુકૂળ છે હવે તમારે શું કરવુ પડશે તમારે હાલના ડેલ્ટા નેટવર્ક પર સ્ટાર નેટવર્કને સુપરિમ્પોઝ કરવું પડશે અને સ્ટાર નેટવર્કમાં સમકક્ષ રેઝિસ્ટન્સ શોધવા પડશે તો તમે શું કરશો તમે તે સ્ટારને ડેલ્ટામાં મૂકશો અને તમે સમકક્ષ રેઝિસ્ટન્સની તુલના કરો જે તમે આ ટર્મિનલ્સ દ્વારા જોશો અને તમારે તેને સરખાવવું પડશે અને તમને સિસ્ટમ માટે સમકક્ષ સ્ટાર અથવા સમકક્ષ ડેલ્ટા સર્કિટના મૂલ્યો મળશે હવે આપણે શું કરવુ પડશે આપણે પહેલા ડેલ્ટાને સ્ટારમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરવો પડશે તો આ કિસ્સામાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ આપણે ડેલ્ટા તેમજ સ્ટાર માટેના આ 2 ટર્મિનલ્સ દ્વારા જોઈ રહેલા સમાન રેઝિસ્ટન્સ નું મૂલ્ય શોધીશું હવે જો તમે સ્ટાર ને જોશો તો સઆ ચોક્ક્સ ટર્મિનલ દ્વારા જોવામાં આવતો સમકક્ષ રેઝિસ્ટન્સ R1R3થશે અને જો તમે ડેલ્ટા સર્કિટ પર જાઓ તો સમકક્ષ રેઝિસ્ટન્સ Rb હશે અને Rb એ RaRcની પેરેલલ હશે તેથી જ ડેલ્ટા માટે R12એ Ra Rc સાથે પેરેલલમા Rb હશે અને સ્ટારમા R1 R3 થશે હવે ડેલ્ટાને સ્ટારમાં કન્વર્ઝેશન કરવાની શરત એ છે કે બંને ટર્મિનલ્સ દ્વારા જોવા મળતા સમકક્ષ રેઝિસ્ટન્સ માટે સમકક્ષ રેઝિસ્ટન્સનું મૂલ્ય સમાન હોવું જોઈએ તેથી તેનો અર્થ એ છે કે તમારે ડેલ્ટા માટે R12 ને સ્ટાર માટે R12 ની સાથે સરખાવવા પડશે હવે જો તમે R12સ્ટાર ની કિંમત મૂકો તો આપણને R1R3 મળ્યુ અને R12 ડેલ્ટા માટે તે Rb એ RaRc સાથે પેરેલલ હતું તો જો તમે સરળ બનાવશો તો તે બનશે RbRaRcRaRbRc એ જ રીતેR13 માટે R13R1R2RcRaRbRaRbRc R34R2R3RaRbRcRaRbRc હવે જો તમે R12 માંથી સમીકરણ R32 બાદ કરો તો R1 R2RcRb RaRaRbRc પણ R1R2RcRaRbRaRbRc અને હવે પછીનુ એ તમે હમણાં જ ગણતરી કરી છે તે R1 R2છે હવે જો તમે તે બંને ઉમેરશો તો તમે મેળવો 2R12RbRcRaRbRc તમને 2RbRc મળશે તેથી 2 બંને બાજુથી રદ થશે છેલ્લે તમને મળશે R1RbRcRaRbRc તે જ રીતે R2RcRaRaRbRc R3RaRbRaRbRc હવે મહત્વની વાત એ છે કે તમારે ઉપરના સમીકરણો યાદ રાખવાની જરૂર નથી કારણ કે જો તમે સરળ કન્વર્ઝેશનના નિયમનું પાલન કરો છો તો તમે સરળતાથી R1 R2 અને R3 ની કિંમત મેળવી શકો છો નિયમ શું છે હવે R માંના દરેક રેઝિસ્ટરમાં જ્યાં તે સ્ટાર કનેક્ટેડ નેટવર્ક છે દરેક રેઝિસ્ટર એ 2 અડીને આવેલી ડેલ્ટા શાખાઓમાં ના રેઝિસ્ટરનો ગુણાકાર ભાગ્યા 3 સ્ટાર રેઝિસ્ટરનો સરવાળો છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે જો તમે સ્ટારને ડેલ્ટાની અંદર મુકો ત્યારે તમને આ પ્રકારની સર્કિટ મળશે જ્યાં Rb Ra Rc ડેલ્ટાની શાખાઓ છે અને R1 R2 R3 એ સ્ટારની શાખાઓ છે તો જો તમે ડેલ્ટા શાખાઓની દ્રષ્ટિએ R1 નું મૂલ્ય શોધવા માંગતા હો તો તમે શું કરશો તમારે ખાલી જોવાનું છે કે R1 ની બાજુમાં ડેલ્ટા શાખાઓ શું છે તેથી આ કિસ્સામાં તે Rb અને Rc છે તો R 1 માટે મૂલ્ય RbRc હશે જે અડીને આવેલી 2 શાખાઓનો ગુણાકાર છે તેના ભગ્યા Ra Rb Rc છે એ જ રીતે R2 માટે જો તમે R2 ની બાજુની શાખાઓ જોશો તો તે Rc અને Ra છે તો તમને શું મળશે R2 ની કિંમત RcRa ભગ્યા RaRbRc થશે એ જ રીતે R3 માટે અડીને આવેલી ડેલ્ટા શાખાઓ RaRb છે તો RaRb એ એક ટર્મ છે જે ન્યુમરેટર માં આવશે અને RaRbRc દ્વારા વિભાજિત થશે તો જો તમે આ કન્વેંશન નું પાલન કરો છો તો તમારે R1 R2 અને R3 માટેના સૂત્રો કેવી રીતે યાદ રાખવું તે વિશે ચિંતા કરવાની જરૂર નથી હવે ચાલો સ્ટારથી ડેલ્ટા કન્વર્ઝન વિશે વાત કરીએ હવે સ્ટાર નેટવર્કને સમકક્ષ ડેલ્ટા નેટવર્કમાં ટ્રાન્સફોર્મ કરવાનાં કન્વર્ઝન સૂત્રો મેળવવા માટે આપણે R1 R2 R3 ની કિંમતનો ઉપયોગ કરીએ છીએ આપણે ફક્ત તેની ગણતરી કરીએ છીએ હવે જો તમે તે મૂલ્યોનો ઉપયોગ કરો છો અને તમને તે મૂલ્યો R1R2R2R3R1R3 માં મૂકો તો તમને મળે છે R1R2R2R3R1R3RaRbRcRaRbRcRaRbRc2RaRbRcRaRbRc તે સરળ છે તમે ફક્ત મૂલ્ય મૂક્યું અને તેને સરળ બનાવશો તમને આ સમીકરણ મળશે હવે તમારે Ra નું સમાન મૂલ્ય શોધવાની જરૂર છે તો તમે શું કરશો તમે ફક્ત R1 ની કિંમત દ્વારા સમીકરણને વિભાજિત કરશો હવે R1 ની કિંમત શું છે R1RbRcRaRbRc હવે આ કિસ્સામાં આ રદ થશે અને તે અંશ અને છેદ માંથી Rb Rc પણ રદ કરશે અને અંતે તમને જે મળે તે Ra છે તેથી તેનો અર્થ છે RaR1R2R2R3R1R3R1 RbR1R2R2R3R1R3R2 RcR1R2R2R3R1R3R3 હવે અહીં ફરીથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારે ઉપરના સમીકરણો યાદ રાખવાની જરૂર નથી તમારે ફક્ત કન્વર્ઝન નિયમનું પાલન કરવું પડશે તે કન્વર્ઝન નિયમ શું છે ડેલ્ટા નેટવર્કના દરેક રેઝિસ્ટર એ એક સમયે 2 જ ડેલ્ટા રેઝિસ્ટર લઇને તમામ સંભવિત ગુણાકારનો સરવાળો અને તેને ભાગ્યા વિરુદ્ધ સ્ટાર રેઝિસ્ટર થાય છે તેનો અર્થ એ કે માની લો કે તમે Ra ની કિંમત શોધી રહ્યા છો અંશમાં એક સમયે 2 લેવામાં આવેલા સ્ટાર રેઝિસ્ટરના બધા ગુણાકારોનો સરવાળો હશે તેનો અર્થ એ કે અંશ R1R2R2R3R1R3 હશે છેદમાં શું આવશે છેદમા વિરુદ્ધ સ્ટાર રેઝિસ્ટર હશે તો આ કિસ્સામાં વિરુદ્ધ સ્ટાર રેઝિસ્ટર શું છે વિરુદ્ધ સ્ટાર રેઝિસ્ટર R1 છે તો Ra માટે તમને R1R2R2R3R1R3ભાગ્યા R1 મળશે અને આ તે છે જે આપણને Ra માટે મળ્યુ Rb માટે પણ તમારી પાસે અંશ સમાન છે જે R1R2R2R3R1R3છે તેને ભાગ્યા હવે Rb માટે સ્ટારમાં Rb ની વિરુદ્ધ રેઝિસ્ટર શું છે તે R2 હશે તો તમને સરળતાથી Rb ની કિંમત મળશે એ જ રીતે Rc માટે તે R1R2R2R3R1R3ભાગ્યા Rc ની વિરુદ્ધ રેઝિસ્ટર મૂલ્ય જુઓ જે R3 છે તે હશે તો આ રીતે તમે સ્ટારથી જોડાયેલા એલિમેન્ટ્સ નો ઉપયોગ કરીને સંબંધિત ડેલ્ટા એલિમેન્ટ્સના મૂલ્યની ગણતરી સરળતાથી કરી શકો છો હવે વિચાર સ્પષ્ટ કરવા માટે ચાલો આપણે આ પર્ટિક્યુલર સર્કિટમાં કરંટ I નું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ હવે તે પહેલાં આપણે સૌપ્રથમ Rab ની કિંમત શોધવી પડશે જે ટર્મિનલ AB ના એક્રોસ મા સમકક્ષ રેઝિસ્ટન્સ છે હવે જો તમે આ પર્ટિક્યુલર સર્કિટ જુઓ તો તે જટિલ લાગે છે પરંતુ જો તમે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન તકનીકને અનુસરો જેની આપણે હમણાં જ ચર્ચા કરી તો એનાલિસિસ કરવું આ તમારા માટે ખૂબ સરળ રહેશે કેવી રીતે હવે જો તમે સર્કિટ જુઓ તો ત્યાં 2 સ્ટાર નેટવર્ક અને 3 ડેલ્ટા નેટવર્ક છે કેવી રીતે જો તમે આ એલિમેન્ટ્ જોશો તો આ એલિમેન્ટ્ અને આ એલિમેન્ટ્ તે એક પેટા નેટવર્ક બનાવશે એ જ રીતે આ એલિમેન્ટ્ આ એલિમેન્ટ્ અને ફરીથી આ એલિમેન્ટ્ નેટવર્કનું બીજું પેટા સ્ટાર બનાવશે એ જ રીતે જો તમે આ 2 અને આ પર્ટિક્યુલર એલિમેન્ટ્ જુઓ તો તે પાઇ જેવુ છે એટલે કે આ ફરીથી ડેલ્ટા કનેક્ટેડ વિભાગ છે અને તે જ રીતે આ પણ ડેલ્ટા કનેક્ટેડ વિભાગ છે ત્રીજું આ આ અને આ ફરીથી નેટવર્કનો ડેલ્ટા કનેક્ટેડ સબસેક્શન છે તેથી તેનો અર્થ એ છે કે આપણી પાસે 3 ડેલ્ટા સબ નેટવર્ક અને 2 સ્ટાર સબ નેટવર્ક છે હવે તેને સરળ બનાવવા માટે તમારે આમાંથી ફક્ત એક્નુ પરિવર્તન કરવું પડશે જેથી તમે સરળ બનાવી શકો ચાલો હવે 5 10 અને 20 ઓહ્મ રેઝિસ્ટરવાળા સ્ટાર નેટવર્કને કન્વર્ટ કરીએ તો 5 10 અને 20 આ 3 રેઝિસ્ટન્સ છે ચાલો વેલ્યુ મૂકીએ આ R1 છે જે 10 ઓહ્મ છે R2 એ 20 ઓહ્મ છે અને R3 એ 5 ઓહ્મ છે તેથી જો તમારે સમકક્ષ ડેલ્ટા બનાવવો હોય તો અહીં એક સેગમેન્ટ હશે એક સેગમેન્ટ અહીં અને ત્રીજો સેગમેન્ટ અહીં આવશે તો આનું શું મૂલ્ય હશે આપણે ફક્ત ડેલ્ટા એલિમેન્ટના મૂલ્યની ગણતરી કરી છે આ 2 એલિમેન્ટ્સના ગુણાકારનો સરવાળો હશે સ્ટારમાંના 2 એલિમેન્ટ્સના બધા સંભવિત ગુણાકારો તેથી અહીં પ્રથમ એલિમેન્ટ્ શું હશે 5 ગુણ્યા 10 વત્તા 10 ગુણ્યા 20 વત્તા 20 ગુણ્યા 5 ભાગ્યા આપણે છેદમા શુ લખીએ છીએ આપણે વિરુદ્ધ સ્ટાર એલિમેન્ટ લખીએ છીએ તો આ કિસ્સામાં શું હશે વિરુદ્ધ સ્ટાર એલિમેન્ટ્ 20 છે આ પર્ટિક્યુલર સેગમેન્ટ માટે વિરુદ્ધ એલિમેન્ટ્ 20 ઓહ્મ છે તો આ એલિમેન્ટ્નું મૂલ્ય શું હશે જો તમે સરળ બનાવશો તો આ 350 ભાગ્યા 20 થઈ જશે જે 17 5 છે તો આનું મૂલ્ય 17 5 હશે ખરું ને એ જ રીતે આ સેગમેન્ટ માટે પણ તમે ગણતરી કરી શકો છો અને તમારા આ હંમેશા સમાન રહેશે તમારે તેને ફક્ત 5 ઓહ્મથી ભાગવુ પડશે તમારે ખાલી 350 ને 5 ઓહ્મથી ભાગવુ પડશે તો આ સેગમેન્ટનું મૂલ્ય 70 થશે અને આ માટે તમારે ફરીથી વિરુદ્ધ એલિમેન્ટ્થી 350 ને ભાગવું પડશે જે 10 ઓહ્મ છે તેથી તમને 35 મળશે તો હવે તમે શું મેળવ્યું છે તમને આ 3 કિંમતો મળી છે જે આપણે હમણાં જ ગણતરી કરી છે હવે જો તમે નેટવર્કનું આ પર્ટિક્યુલર સબસેક્શન જોશો તો તમે જોઈ શકો છો કે આ 2 પેરેલલ છે આ 2 ફરીથી પેરેલલમાં છે અને આ 2 ફરીથી પેરેલલ છે તો જો તમે બંને પેરેલલ એલિમેન્ટ્સને જોડો તો તમને શું મળશે તમને મળશે જો તમે આ 2 એલિમેન્ટ્સનુ સમકક્ષ લો તો તમને 7 292 ઓહ્મ મળશે જો તમે આ 2 એલિમેન્ટ્સનુ સમકક્ષ લો તો તમને 10 5 ઓહ્મ મળશે અને જો તમે આ 2 એલિમેન્ટ્સનુ સમકક્ષ લેશો તો તમને 21 ઓહ્મ મળશે તો હવે આ એકદમ સરળ સર્કિટ છે જેને તમે A અને B ટર્મિનલના સમકક્ષ રેઝિસ્ટન્સ ની ગણતરી માટે ધ્યાનમાં લઈ શકો છો તો તમે શું મેળવશો તમે Rab 9 632 ઓહ્મ મેળવો છો તો આ 2 સિરીઝમાં છે અને તેમનો સરાવાળો 21 ઓહ્મ સાથે પેરેલલ હશે તો તમને ખાલી Rab ની કિંમત મળશે અને હવે કરંટ શું હશે કરંટ તમારે ફક્ત સમાન રેઝિસ્ટન્સ દ્વારા વોલ્ટેજ ને વિભાજિત કરવું પડશે જે આપણે હમણાં જ ગણતરી કરી છે તેથી વોલ્ટેજ 120 વોલ્ટ છે જો તમે 9 632 દ્વારા વિભાજીત કરો તો તમને 12 458 એમ્પીયર કરંટ મળશે ચાલો હવે આપણે મેશ એનાલિસિસ વિશે વાત કરીએ તે આપણા સર્કિટ એનાલિસિસ માં આ એક મહત્વપૂર્ણ ઘટક પણ છે કેમ કારણ કે તે સર્કિટના એનાલિસિસ માટે મેશ કરંટનો ઉપયોગ કરીને બીજી સામાન્ય પ્રક્રિયા આપે છે મેશ કરંટ અથવા તમે સર્કિટ વેરીએબલ તરીકે લૂપ કરંટ કહી શકો છો તો જો તમે આ ફિગર જુઓ તો આ કરંટ I1 અને I2 ને મેશ કરંટ કહેવામાં આવે છે અને તે શાખા કરંટ થી અલગ છે કારણ કે સર્કિટની એક ખાસ શાખામાં શાખા કરંટ વહે છે અને પર્ટિક્યુલર લૂપ માં વહેતો લૂપ કરંટ એ સમાન હશે જે આપણે હમણાં જ ખાસ કિસ્સામાં જોયું છે હવે આ છે મેશ એનાલિસિસ જેને લૂપ એનાલિસિસ પણ કહેવામાં આવે છે અથવા તમે મેશ કરંટ પદ્ધતિ કહી શકો છો હવે અહીં સર્કિટ વેરીએબલ તરીકે એલિમેન્ટ કરન્ટને બદલે આપણે મેશ કરંટને સર્કિટ વેરીએબલ તરીકે વાપરીશું કારણ કે તે ખૂબ અનુકૂળ છે અને તે એક સાથે ઉકેલી શકાય તેવા સમીકરણોની સંખ્યાને ઘટાડે છે આ સ્થિતિમાં જો તમે જુઓ ત્યાં મેશ કરંટ થી સંબંધિત ફક્ત 2 વેરીએબલ છે પરંતુ જો તમે શાખા વેરીએબલ લો તો તમારી પાસે R1 માટે 1 શાખા કરંટ હશે એ જ રીતે R3 માટે 1 શાખા કરંટ અને R2 માટે 1 શાખા કરંટ હશે તેથી જો અહીં તમે શાખા કરંટ પદ્ધતિનો ઉપયોગ કરો તો તમારી પાસે 3 વેરીએબલ છે જ્યારે મેશ કરંટ પદ્ધતિના કિસ્સામાં તમારી પાસે ફક્ત 2 વેરીએબલ હશે તેથી તેનો અર્થ એ છે કે તમે સર્કિટને હલ કરવા માટે જરૂરી સમીકરણોની સંખ્યા ઘટાડી શકો છો હવે લૂપ અને મેશ વચ્ચે થોડો તફાવત છે લૂપને નજીકના માર્ગ તરીકે ગણી શકાય જેમ કે કોઈ નોડ એક કરતા વધુ વખત પસાર ન થાય અહીં આ એક લૂપ છે અને આ પણ એક લૂપ છે કારણ કે તે 1 નોડ પર 1 નોડ 2 વખત ટ્રેસીંગ કરતી નથી પરંતુ મેશ એક લૂપ છે જેમાં તેની અંદર કોઈ અન્ય લૂપ શામેલ નથી તેથી મેશ એક પર્ટિક્યુલર પ્રકારની લૂપ તરીકે ગણી શકાય જેમાં તેની અંદર કોઈ અન્ય લૂપ શામેલ નથી હવે તેનો અર્થ શું છે ચાલો વધુ સારી સમજણ માટે ઉદાહરણ જોઈએ પર્ટિક્યુલર સર્કિટમાં તમે abefa જોશો abefa એ 1 મેશ અને bcdef એ બીજી મેશ છે પરંતુ abcdefa મેશ નથી abcdefa એ બાહ્ય લૂપ જે મેશ નથી કારણ કે તેમાં અંદર 2 લૂપ્સ હોય છે તેથી જ મેશને એક વિશેષ પ્રકારની લૂપ માનવામાં આવે છે જેમાં તેની અંદર કોઈ અન્ય લૂપ શામેલ નથી હવે તમે અજાણ્યા કરંટ શોધવા માટે કિર્ચોફના વોલ્ટેજ નિયમને સરળતાથી લાગુ કરી શકો છો મેશ એનાલિસિસ નો એક મહત્વપૂર્ણ ગુણધર્મ એ છે કે મેશ એનાલિસિસ ફક્ત તે સર્કિટ માટે લાગુ પડે છે જે પ્લેનર હોય પ્લેનર એટલે સર્કિટ એ પ્લેનર છે જે સપાટી માં દોરી શકે છે જેની શાખાઓ એક બીજાને પાર કરી શકતી નથી તો તેનો અર્થ એ છે કે જો તમે આ પર્ટિક્યુલર આકૃતિ જુઓ તો શાખાઓ અલગ છે અને કોઈ પણ શાખા અન્ય કોઈ શાખાને કાપી રહી નથી જ્યારે આ ખાસ કિસ્સામાં જો તમે જુઓ તો આ નોન પ્લેનર સર્કિટ છે કારણ કે શાખાઓ એકબીજાને કાપી રહી છે અને તે એક સપાટી માં નથી તે હવે 3 પરિમાણીય સર્કિટ બની ગઈ છે તેથી જ આ પ્રકારની સર્કિટ માટે મેશ એનાલિસિસ કરી શકાતું નથી પરંતુ તે પ્લેનર સર્કિટ માટે કરી શકાય છે હવે બીજી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે તમે સર્કિટ જોશો ત્યારે તે આ સર્કિટ જેવી લાગે છે અને તમે જોશો કે ઘણી બધી શાખાઓ કાપી રહી છે તો પ્રથમ તબક્કે તમે તેને નોન પ્લેનર માનશો પરંતુ જો તમે સર્કિટને આ રીતે ફરીથી બનાવી શકો તો તે પ્લેનર સર્કિટ બની શકે છે તો પછી તમે તેનું એનાલિસિસ કરવા માટે મેશ કરંટ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો તેનો અર્થ શું છે જો તમે આ પર્ટિક્યુલર સર્કિટ જોશો તો તમે જોશો કે આ 5 ઓહ્મ કાપે છે જો તમે 5 ઓહ્મ ને આ રીતે મૂકવાને બદલે તમે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મુકો તો તે નોન કટીંગ શાખા બની જશે તેવી જ રીતે 3 ઓહ્મ આ 6 ઓહ્મ પણ આ ફેશનમાં ગોઠવી શકાય છે અને જો તમે આ ૨ ને દુર કરી અને ફરીથી ગોઠવો તો તમને આખરે પ્લેનર સર્કિટ મળશે તેથી તમારે મેશ એનાલિસિસ કરતા પહેલા એકવાર સર્કિટનું એનાલિસિસ કરવાની જરૂર છે કે તે પ્લેનર સર્કિટમાં ફેરવી શકાય તેમ છે કે નહીં તેથી આ માટે તમે નેટવર્ક ટોપોલોજી માહિતી નો ઉપયોગ કરી શકો છો જેની ચર્ચા આપણે પહેલાં કરી હતી તેથી જ્યારે તમે આ સર્કિટનું ટોપોલોજીકલ નેટવર્ક બનાવો અને જો તમે નોડ્સ અને શાખાઓને આ રીતે ગોઠવો કે જેથી તેમની કનેક્ટિવિટી માહિતી બદલાતી નથી તો તમે સરળતાથી શોધી શકશો કે તે પર્ટિક્યુલર નોન પ્લેનર સર્કિટ પ્લેનર સર્કિટમાં ફેરવી શકાય છે કે નહીં અને જો તેને પ્લેનર સર્કિટમાં ટ્રાન્સફોર્મ કરી શકાય છે તો તમે ફક્ત તમારા મેશ એનાલિસિસ ને ચલાવી શકો છો હવે મેશ એનાલિસિસ માં મેશ કરંટ નક્કી કરવા માટેના વિવિધ પગલાઓ શું છે તમારે મેશની સંખ્યા માટે પ્રથમ I1 I2 I3 તેથી વધુને મેશ કરંટ તરીકે અસાઇન કરવા પડશે ધારો કે આ કિસ્સામાં n મેશ છે અને પછી તમે કિર્ચોફનો વોલ્ટેજ નિયમ દરેક n મેશ પર લાગુ કરો અને મેશ કરંટની દ્રષ્ટિએ વોલ્ટેજને વ્યક્ત કરવા ઓહ્મનો નિયમ વાપરો અને પછી મેશ કરંટ મેળવવા માટે પરિણામી અને સાઇમલટેનિઅસ સમીકરણો હલ કરો હવે યાદ રાખવાની એક અગત્યની બાબત એ છે કે ભલે એક મેશ કરંટ કદાચ દરેક મેશને આર્બિટરી રીતે અથવા આર્બિટરી દિશામાં સોંપવામાં આવે છે પરંતુ એવું માનવું પરંપરાગત છે કે દરેક મેશ કરંટ ઘડિયાળની દિશામાં વહે છે કારણ કે આ તમારા માટે સર્કિટનું એનાલિસિસ કરવાનું સરળ બનશે અને ભૂલો થવાની શક્યતા ઓછી થાશે આ કિસ્સામાં જેમ આપણે કર્યું છે તેમ આપણે મેશ કરંટની દિશા ઘડિયાળની દિશામાં લીધી છે હવે તમે મેશ એનાલિસિસ કેવી રીતે કરશો જો તમે મેશ એનાલિસિસ તકનીકને જુઓ તો તે ફક્ત કિર્ચોફના નિયમનું વિસ્તરણ છે કારણ કે અહીં ફરતા કરંટનું મૂલ્ય શોધવા માટે તમારે કિર્ચોફનો નિયમ પણ લાગુ કરવો પડશે હવે જો તમે આ પર્ટિક્યુલર આકૃતિને ધ્યાનમાં લો તો તમે ત્યાં જોશો કે નેટવર્કમાં 3 પરિભ્રમણ કરતા કરંટ છે જે I1 I2 અને I3 છે હવે ભૂલનું જોખમ ન લેવા માટે બધાને ઘડિયાળની દિશા અસાઇન કરવામાં આવી છે અને પછી આપણે આ કરંટનું એનાલિસિસ કરવું છે જેને મેશ કરંટ કહેવામાં આવે છે તો જો તમે સર્કિટ જોશો અને એનાલિસિસ કરો તો તમે શું કરશો તમે દરેક મેશમાં કિર્ચોફના વોલ્ટેજ નિયમનો ઉપયોગ કરશો અને તે પછી તમે તે મેશ કરંટ માટેના સમીકરણો શું હશે તે શોધવાનો પ્રયાસ કરશે તેથી જો તમે આ ફિગર માં જુઓ તો પ્રથમ મેશ માટેનું મેશ સમીકરણ હશે I1Z1Z2 I2Z2E1 એ જ રીતે લૂપ 2 અને લૂપ 3 માટે પણ તમે લખી શકો છો I2Z2Z3Z4 I1Z2 I3Z40 I3Z4Z5 I2Z4 E2 આગળનું પગલું એ છે કે તમારે આ પર્ટિક્યુલર સમીકરણોનું એનાલિસિસ કરવું પડશે અને કરંટ I1 I2 અને I3 ની કિંમત શોધવા પડશે અને મહત્વની બાબત એ છે કે શાખાના કરંટ એ તે શાખામાં કોમન મેશ કરંટના ફેઝર સરવાળા દ્વારા નક્કી કરવામાં આવે છે આનો અર્થ એ કે જો તમે આ પર્ટિક્યુલર શાખા માટે આ ફિગર જોશો તો શાખા કરંટ આ બેનો ફેઝર સરવાળો હશે ફેઝર સરવાળાનો અર્થ એ છે કે તમારે દિશા ધ્યાનમાં લેવી પડશે તો આ પર્ટિક્યુલર સેગમેન્ટ માટે શાખા કરંટ I1 ઓછા I2 હશે હવે તમે નોંધ કરી શકો છો કે શાખાના કરંટ મેશ કરંટથી જુદા છે અને જ્યાં સુધી મેશ એક આઇસોલેટેડ મેશ ન હોય ત્યાં સુધી આ સ્થિતિ રહેશે હવે સવાલ એ આવશે કે તમે એનાલિસિસ માટે જરૂરી એવા બધાં સમીકરણો લખ્યા છે કે કેમ તેની ચકાસણી કેવી રીતે કરશો તમારે થિયરમ નેટવર્ક ટોપોલોજી ની સહાય લેવી પડશે તેથી જો તમે નેટવર્ક ટોપોલોજીનુ થિયરમ જોશો તો તે કહે છે કે શાખાઓની સંખ્યા લૂપ્સની સંખ્યા વત્તા નોડની સંખ્યા ઓછા 1 ની બરાબર હોય છે તેથી જો તમે જોશો તો આ ફિગર માં તમારી પાસે 1 2 3 નોડ અને 12 34 અને 5 શાખાઓ છે તેથી નોડ્સ ની સંખ્યા 3 છે શાખાઓની સંખ્યા 5 છે તેથી ત્યાં કેટલી લૂપ્સ છે તે પર્ટિક્યુલર સર્કિટમાં લૂપ્સ ની સંખ્યા બરાબર 3 હશે તેનો અર્થ એ કે સર્કિટને હલ કરવા માટે 3 સ્વતંત્ર લૂપ્સ અને તેથી 3 સ્વતંત્ર સમીકરણો આવશ્યક છે તો અહીં તમે જોશો કે આ પર્ટિક્યુલર સર્કિટને હલ કરવા માટે આપણે 3 સ્વતંત્ર સમીકરણો બનાવ્યાં છે તો ચાલો હવે આપણે એક ઉદહરણ ઝડપથી લઈએ જેથી તમે સમજી શકો જે આપણે આજ સુધી ચર્ચા કરી છે તેથી જો તમે આ પર્ટિક્યુલર સર્કિટ જોશો અને બધા 3 મેશ કરંટ માટેનાં સમીકરણો લખો તમે લખી શકો છો લૂપ 1 માટે 3 5I1 − I2 4 લૂપ 2 માટે 4 1 6 5I2 − I1 − I3 0 લૂપ 3 માટે 1 8I3 − I2 −5 હવે જો તમે ફરીથી ગોઠવો તો તમને આ 3 સમીકરણો મળશે અને હલ કર્યા પછી તમે I1 0 595 A I2 0 152 A અને I3 −0 539 A મેળવી શકો છો તે જ રીતે તમે 5 ઓહ્મ અને 1 ઓહ્મ રેઝિસ્ટર માં કરંટ ના મૂલ્ય ની ગણતરી કરી શકો છો કારણ કે આ શાખાના કરંટ છે અને 5 ઓહ્મ રેઝિસ્ટન્સ માટે શાખા કરંટ I1 − I2 0 152 0 44A અને 1 ઓહ્મ રેઝિસ્ટન્સ માં કરંટ I2 − I3 0 539 0 હવે આ સ્થિતિમાં આપણે બધા કરંટ ની દિશા ઘડિયાળની દિશામાં લીધા છે અહીં આપણને નેગેટીવ સાઇન સાથે નેગેટીવ કરંટ મળે છે તેનો અર્થ એ કે આપણી કરંટ ની પ્રારંભિક દિશા ઘડિયાળની દિશામાં હતી પરંતુ અંતે કરંટની દિશા ઘડિયાળની વિરુધ્ધ દિશામાં છે તો આમાંથી તમે મેળવી શકો છો પરંતુ વધુ સારા એનાલિસિસ માટે આપણે પહેલા તે બધાને એક દિશામાં રાખીએ છીએ અને તેને હલ કરીશું તો આ સાથે આપણે આપણું આજનું સેશન પુરુ કરીએ છીએ અને આપણે આગામી સેશનમાં પણ મેશ એનાલિસિસ નો ઉપયોગ કરીને એનાલિસિસ ચાલુ રાખીશું